પરત સૂચનાઓ જમ્પ સૂચના જેવી જ છે પરંતુ તે સ્ટેકમાંથી પ્રોગ્રામ કાઉન્ટરની સામગ્રીને પૉપઆઉટ કરશે અને પછી પ્રોગ્રામ કાઉન્ટર તે મૂલ્ય સાથે લોડ થશે તેથી RET સ્ટેક ટોપને લોડ કરી રહ્યું છે તે સ્ટેક ટોપમાંથી સામગ્રી મેળવી રહ્યું છે અને તેને પ્રોગ્રામ કાઉન્ટરમાં મૂકી રહ્યું છે જેથી પ્રોગ્રામ કાઉન્ટર તે પોઈન્ટ પાછું મેળવે છે કે જ્યાં તેને પરત આવવું જોઈએ અને તે રીતે અમલ ચાલુ રહે છે તેથી જ્યારે તમે સબરૂટિન લખો છો તો આપણે તેને આ રીતે કરી રહ્યા છીએ તેથી ધારો કે આ મુખ્ય પ્રોગ્રામ છે તેથી થોડા સમય પછી આપણે સબરૂટીન ને સબલેબલ કહીએ છીએ તેથી આ સબરૂટિન માટે કૉલ છે તેથી આ સબરૂટિન બોડી છે તેથી તે હોવું જોઈએ ત્યાં એક શિફ્ટ છે તેથી આ કૌંસ આ પ્રદેશમાં હોવું જોઈએ જેથી તે સબરૂટિન હશે તેથી આ સબલેબલ સમાપ્ત થયા પછી એક ret સૂચના છે તેથી ret સૂચના તેને કોલ કર્યા પછી જ તે સૂચના પર પાછા લઈ જશે તેથી તે આ બિંદુ પર લઈ જશે પરંતુ આ બધી ક્રિયાઓ કરવા માટે ખાસ કરીને જ્યારે તમે પ્રોગ્રામમાં સબરૂટિનનો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે આપણે ધ્યાન રાખવું પડશે કે સ્ટેક પોઈન્ટર યોગ્ય મૂલ્યમાં શરૂ થાય નહિંતર આ રીટર્ન એડ્રેસ ત્યારે હશે કે જ્યારે પ્રોસેસર રીટર્ન એડ્રેસ સેવ કરવાનો પ્રયાસ કરશે તે અજાણતામાં કેટલાક RAM સ્થાનોમાં ફેરફાર કરી શકે છે જે પ્રોગ્રામ માટે ઉપયોગી છે તેથી ડિફૉલ્ટ રૂપે આ સ્ટેક પોઇન્ટરને રીસેટ કર્યા પછી 07 પર પ્રારંભ કરવામાં આવે છે જે બેંક 0 ના રજિસ્ટર 7 જેવું સરનામું છે હવે દરેક પુશ ઓપરેશન સાથે પ્રોગ્રામ કાઉન્ટર વધારવામાં આવશે તેથી જો તમે આ મેમરીમાં જોશો તો આપણને યાદ છે કે ત્યાં એક રજિસ્ટર બેંક 0 છે જે 0 થી 7 ની રેન્જમાં છે અને સ્ટેક પોઈન્ટર 7 પર શરૂ થયેલ છે હવે જો તમે કૉલ કરી રહ્યાં હોવ તો સૌપ્રથમ આ રીટર્ન વેલ્યુ સ્ટેક પર સેવ કરવી પડશે તેથી રીટર્ન વેલ્યુ આ બે સ્થળોએ સાચવવામાં આવશે જે લોકેશન નંબર 8 અને લોકેશન નંબર 9 છે આ બે સ્થળોએ પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ સાચવવામાં આવશે હવે જો તમારો પ્રોગ્રામ કંઈક અર્થપૂર્ણ ઉપયોગ કરી રહ્યો હોવ તો તે આ સ્થાનો સાથે કંઈક અર્થપૂર્ણ કરી રહ્યું છે તો તે સામગ્રીઓ ખોવાઈ જશે તેથી તે વધુ સારું છે કે આપણે આ પ્રોગ્રામ આ સ્ટેક પોઇન્ટરને અમુક યોગ્ય મૂલ્યો પર શરૂ કરીએ તેથી સબરૂટિનનો ઉપયોગ કરતી વખતે સ્ટેકનો ઉપયોગ પ્રોગ્રામ કાઉન્ટરને સંગ્રહિત કરવા માટે કરવામાં આવશે તેથી સ્ટેક પોઇન્ટર શરૂ કરવું મહત્વપૂર્ણ છે તેથી ઘણા કિસ્સાઓમાં આપણે સ્ટેક પોઇન્ટર વેલ્યુ તરીકે 2Fh નો ઉપયોગ કરીશું કારણ કે તે પછી સામાન્ય રીતે આપણી પાસે આ રજિસ્ટર બેંકો અને તે બધું નથી તેથી સલાહ આપવામાં આવે છે કે આપણે તેને અહીં 2F ની આસપાસ મૂકીએ આ માત્ર એક સલાહ છે તેથી જો તમને લાગે કે તમારો પ્રોગ્રામ આ સ્થાનનો પણ ઉપયોગ કરી રહ્યો છે તો તમારે મેમરીનો યોગ્ય હિસ્સો શોધવો પડશે જેનો ઉપયોગ સ્ટેક તરીકે થઈ શકે છે અને તમારે તે રીતે સ્ટેક પોઇન્ટર શરૂ કરવું પડશે અને આ ચોક્કસ કિસ્સામાં સ્ટેક પોઇન્ટરને શરૂ કરવું ખૂબ જ સરળ mov sp2Fh છે તેથી આગળ આપણે આ સબરૂટિનનું ઉદાહરણ જોઈશું ધારો કે આપણે સંખ્યાના વર્ગ માટે સબરૂટિન લખી રહ્યા છીએ તે વાસ્તવમાં સંચયકમાં સંગ્રહિત સંખ્યાનો વર્ગ કરે છે અને તે હેતુ માટે તે ગુણાકાર સૂચના અને mul ab નો ઉપયોગ કરશે તેથી તે a ને b વડે ગુણાકાર કરશે હવે સબરૂટિન દ્વારા b રજીસ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાથી તેથી એ સલાહભર્યું છે કે આપણે સૌ પ્રથમ b રજીસ્ટરને સાચવીએ કારણ કે મુખ્ય પ્રોગ્રામ જ્યાંથી તમે આ ચોરસ સબરોટિનને કૉલ કરી રહ્યા છો તે કદાચ આ b રજીસ્ટરનો પણ ઉપયોગ કરી શકે છે તેથી આપણે પહેલા આ b રજીસ્ટરને સાચવીએ છીએ પછી a ની નકલ મેળવવા માટે તે b રજીસ્ટરનો ઉપયોગ કરીએ છીએ અને પછી આપણે આ mul ab સૂચના દ્વારા ગુણાકાર કરીએ છીએ અને અંતે ગુણાકાર પરિણામ A રજિસ્ટરમાં ઉપલબ્ધ છે તેથી એવું માનવામાં આવે છે કે ગુણાકાર પરિણામ 8 bit માં સમાયેલ હોઈ શકે છે કારણ કે સંખ્યાઓ પૂરતી નાની છે જેથી પરિણામ 8 bit માં સમાયેલ છે તેથી આપણે હવે b રજિસ્ટરની સામગ્રીને અવગણી શકીએ છીએ તેથી આપણે pop b સૂચનાનો ઉપયોગ કરીએ છીએ જેથી b ની આ અગાઉની કિંમત પુનઃસ્થાપિત થાય અને પછી તે પરત કરવા માટે ret સૂચનાનો ઉપયોગ કરશે તેથી આ સ્ટેક પ્રોગ્રામમાં 8 બાઈટ છે તેથી આ પુશ b એ 1 બાઇટ 2 બાઇટ 3 બાઇટ 4 બાઇટ છે કેટલીક સૂચનાઓ એકંદરે બે બાઇટ્સ ધરાવે છે તે 8 બાઇટ પ્રોગ્રામ છે અને એક્ઝેક્યુશન માટે અગિયાર મશીન ચક્રની જરૂર છે તેથી આ બાઇટ્સ અને મશીન સાઇકલ કેવી રીતે આવે છે તેની વિગતો માટે આપણે 8085 માં પણ નોંધ્યું છે તેથી તમારે વ્યક્તિગત સૂચનાઓના કદ અને તેઓ જે મશીન સાઇકલ લે છે તે જાણવા માટે તમારે વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંપર્ક કરવો પડશે હવે આ ગુણાકાર કરવાની બીજી રીત આ સ્ક્વેર ઑપરેશન બીજા દ્વારા છે આ અન્ય પ્રોગ્રામ સ્ક્વેર છે તેથી તે પછી movc a apc માં વધારો કરે છે તેથી આ ટેબલ પ્રોગ્રામ પછી જ સ્થિત છે તેથી તમે જોશો કે આ સમયે તે પ્રોગ્રામ કાઉન્ટરને એક મૂલ્ય મળ્યું છે જે ret સૂચના પર નિર્દેશ કરે છે હવે જો આપણી પાસે મૂલ્ય 0 હોય તો વૃદ્ધિ a ની કિંમત 1 હશે તેથી આ મૂલ્ય 0 છે તેથી જો મૂલ્ય 0 હતું તો રિટર્ન વેલ્યુ પણ 0 છે જો મૂલ્ય 1 હતું તો તેની વૃદ્ધિ 2 બનશે તેથી આ બિંદુએ આ પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ ધારો કે આ બિંદુએ પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ 1000 હોય તો પછી શું થાય છે કે કારણ કે આ રેટ 1 બાઈટ સૂચના છે તેથી આ કોષ્ટક સ્થાન 1000 માંથી સંગ્રહિત થશે તેથી આ કોષ્ટક મેમરી સ્થાન 1000 માંથી સંગ્રહિત થશે તેથી મેમરી સ્થાન 1000 ને મૂલ્ય 0 મળશે પછી 1001 ને 1 ની કિંમત મળશે પછી 1002 ને 4 ની કિંમત મળશે તેથી તે ચાલુ રહેશે બરાબર હવે ધારો કે આપણે જે મૂલ્યનો વર્ગ કરવા માંગીએ છીએ તે ધારો કે a એ 2 ની બરાબર છે તો આપણે મૂલ્ય 4 મેળવવા માંગીએ છીએ તેથી જ્યારે આ સૂચના મેળવવામાં આવી છે તો પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ 1000 ની બરાબર છે કારણ કે તે તેનું સરનામું છે આ ret સૂચના તેથી આ ret સૂચના એક બાઈટ છે તો આ આ થવાનું છે આ સરનામું 1000 થવાનું છે આ સરનામું 1000 છે તેથી આ 1 બાઈટ સૂચના છે તેથી મારું ટેબલ 1001 થી શરૂ થશે મારું ટેબલ 1001 થી શરૂ થશે તેથી આ 1001 છે આ 1002 છે આ 1003 છે હવે શું થાય છે કે 2 ની બરાબર છે તેથી તે 2 ની બરાબર છે તેથી a વધારો 3 ની બરાબર કરશે તો આ પ્લસ pc 1000 3 1003 છે તેથી તે સ્થાન 1003 અને a ને ઍક્સેસ કરશે 1003 તમે જોશો કે આપણને ચારની કિંમત મળી છે તેથી તે વર્ગ મૂલ્ય 4 મેળવે છે બીજી બાજુ ધારો કે a 0 ની બરાબર હોય તે કિસ્સામાં a વૃદ્ધિ પછી a 1 ની બરાબર થશે હવે તે 1000 વત્તા 1 હશે તેથી તે આ સ્થાન 1001 ને ઍક્સેસ કરશે જે આ 0 મેળવશે તેથી કહો કે આ પ્રોગ્રામ પણ સમાન સ્ક્વેરની ગણતરી કરશે પરંતુ તે ઝડપી છે આ પ્રોગ્રામ ઝડપી છે અને તમે જુઓ છો કે અહીં અગિયાર મશીન ચક્રની તુલનામાં આને પાંચ મશીન ચક્રની જરૂર છે કારણ કે ગુણાકાર સૂચના સંખ્યાબંધ મશીન ચક્ર લે છે તેથી આ રીતે આપણે આ વર્ગીકરણને ઝડપથી પૂર્ણ કરવા માટે આ પ્રોગ્રામનો ઉપયોગ કરી શકીએ છીએ અલબત્ત તમે કહી શકો છો કે આ મર્યાદિત છે કારણ કે આપણે ફક્ત 9 મૂલ્ય સુધી જઈ રહ્યા છીએ તેથી 0 થી 9 માત્ર તે જ વર્ગોની ગણતરી આ પ્રોગ્રામ દ્વારા કરી શકાય છે તેનાથી આગળ નહીં તેથી આ બીજું ઉદાહરણ છે તેથી તે શું કરે છે કે તે પોર્ટ 3 પર મૂલ્યનું વર્ગમૂળ પૂર્ણ કરશે અને પોર્ટ 1 પર મૂલ્યનું આઉટપુટ કરશે તેથી તે વર્ગમૂળની ગણતરી કરશે તો તે કેવી રીતે કરશે તેથી આ મુખ્ય પ્રોગ્રામ છે તેથી p 3 સૌ પ્રથમ આપણે પોર્ટ 3 માંથી વેલ્યુ મેળવવી પડશે તેથી તે કહે છે કે પોર્ટ 3 પર ઉપલબ્ધ વેલ્યુ છે હવે આપણે પોર્ટ 3 ની સામગ્રી વાંચવા માંગીએ છીએ તેથી પોર્ટ 3 ને એક ઇનપુટ પોર્ટ તરીકે રૂપરેખાંકિત કરવું પડશે તેથી આપણે બધાને પોર્ટ 3 પર આઉટપુટ કરવું પડશે જે આપણે પોર્ટ ચર્ચામાં જોયું છે તેથી આ ઇનપુટ થવા માટે પોર્ટ 3 બિટ્સ શરૂ કરે છે અને પછીની સૂચના તે a માં નોંધાયેલ આ p 3 ની સામગ્રી વાંચશે હવે આપણે 0 x 0 f સાથે અંત કરીને સાતથી ચાર બિટ્સને સાફ કરી રહ્યા છીએ તેથી તમે જોશો કે આ 0 બિટ્સ 4 થી 7 ને બંધ કરશે માત્ર 0 1 2 3 ત્યાં તેઓ ત્યાં હશે હવે આપણે આને વર્ગમૂળ પ્રોગ્રામ કહીએ છીએ તેથી આ વર્ગમૂળ પ્રોગ્રામ તેથી આ અમલમાં આવશે તે a ને અમલમાં મૂકશે અને પછી આ તે movc a pc હશે તેથી આ રીતે તે 9 સુધીની સંખ્યાના આધારે મૂલ્યની ગણતરી કરે છે તેથી તેને અનુરૂપ અંક મળ્યો છે જે આવવો જોઈએ જો તમે તે નીચા ક્રમાંકિત બાઈટ લઈ રહ્યા હોવ તો અને તે પછી તે તે નંબરને પોર્ટ p 1 પર a માં આઉટપુટ કરે છે અને પછી તે sjmp l 1 છે તેથી આ sjmp લૂપ છે તેથી તે ફરીથી અહીં આવશે પછીનો નંબર મેળવો અને તે પ્રોગ્રામ સાથે ચાલુ રાખશે તેથી પ્રોગ્રામની શુદ્ધતા તમે ચકાસી શકો છો પરંતુ કામગીરી તેના જેવી છે તેથી આ સામાન્ય રીતે તમને બતાવવા માટે છે કે સબરૂટિન કેવી રીતે લખી શકાય છે તેથી આ રીતે આપણે સબરૂટિન લખી શકીએ છીએ તો શા માટે આપણે સબરૂટિનનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેઓ આપણને સ્ટ્રક્ચર્ડ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ કરવાની મંજૂરી આપશે તેથી આપણે આખા કામને સબરૂટિન્સના સમૂહમાં વિભાજિત કરી શકીએ છીએ અને તે પ્રોગ્રામને મેનેજ કરવા માટે ઉપયોગી છે અને તે કોડ સ્પેસ બચાવે છે કારણ કે ઉપરુટિનને પ્રોગ્રામમાં કહેવા માટે ઘણી વખત બોલાવવામાં આવી શકે છે તેથી આપણી પાસે આટલી બધી જગ્યા હોવી જરૂરી નથી દરેક વખતે જો તમે કોડના એક જ ભાગને પુનરાવર્તિત કરવા માંગતા હોવ તો પ્રોગ્રામની જગ્યાની જરૂરિયાત વધારે હશે તેથી વિલંબની નિયમિતતાનું ઉદાહરણ તેથી તે આ રીતે કરવામાં આવે છે તેથી આ અલ્પવિરામ 0 છે તેથી 0aah ને રજીસ્ટર પર ખસેડવામાં આવે છે પછી આપણે આ p0 પર રજિસ્ટર મૂલ્ય આઉટપુટ કરીએ છીએ તેથી આ p0 મૂલ્ય મેળવી રહ્યું છે તેથી વાસ્તવમાં આ પ્રોગ્રામ તેથી આ પ્રોગ્રામ જે કરે છે તે આ છે તેથી જો તમે પેટર્નમાં જુઓ તો a છે તેથી a 10 છે તેથી તે 10101010 છે તેથી આદર્શ રીતે આ પ્રોગ્રામ કંઈક આવો છે જે આપણને મળ્યો છે પોર્ટ p0 જેમાંથી આપણને આ led મળ્યું છે તે જોડાયેલ છે તેથી આપણને મળ્યું છે કે આ પ્રકારનું led બીટ નંબર શૂન્યથી બીટ નંબર સાત દ્વારા જોડાયેલ છે અને પછી આ leds છે તેથી તેઓ વાસ્તવમાં વૈકલ્પિક leds ને ઝબકાવી રહ્યા છે તેથી આ પ્રોગ્રામ તે જ કરી રહ્યો છે તેથી તે શું કરે છે તે પહેલા તે મૂલ્ય 000 ને aah રજિસ્ટરમાં લઈ રહ્યું છે અને મૂલ્યને પોર્ટ 0 પર આઉટપુટ કરે છે તેથી વૈકલ્પિક leds ચાલુ થાય છે પછી આપણે ત્યાં વિલંબ કરવો પડશે તેથી આ રૂટિન એ એલ કોલ વિલંબ છે તેથી આ આને વિલંબ રૂટિન કહેશે પછી તે આને એક રજિસ્ટર પૂરક બનાવશે અને પછી તે આ પર પાછા જશે તેથી જ્યારે તેના પૂરક બને છે ત્યારે leds જે પહેલા બંધ હતા તે હવે ચાલુ થશે અને જે પહેલા ચાલુ હતા તે હવે બંધ થશે તેથી તે આના જેવું કરશે હવે આ વિલંબની રૂટિન કેવી રીતે કામ કરે છે તેથી r0 રજિસ્ટર્ડ 255 ની કિંમત ffh મેળવી રહ્યું છે અને પછી આપણે અહીં નોનઝીરો r0 પર જમ્પ ઘટાડીએ છીએ તેથી r 0 ઘટશે અને તે જમ્પ મારશે તે આ બિંદુએ લૂપ કરશે જ્યાં સુધી 255 ચક્ર માટે r0 0 ન થાય ત્યાં સુધી આ થશે અને પછી તે પાછું આવશે તેથી આ ડિસ્પ્લેમાં થોડો વિલંબ કરે છે જેથી તે માનવ આંખને જોઈ શકાય અને કુલ વિલંબ જે ઉત્પન્ન થાય છે તે તમે શોધી શકો છો આ mov r0 0ffh આ સંદર્ભ સમય 1341 એક ચક્ર પછી આ સૂચના djnz r 0 અહીં છે તેથી તે ચક્ર લે છે અને તે 255 વખત પુનરાવર્તિત થાય છે અને તેથી વત્તા છેલ્લું વળતર જે કુલ મળીને બે ચક્ર લે છે તે 513 ચક્ર લે છે બીજી બાજુ જો તમે વધુ વિલંબ કરવા માંગો તો પછી આપણી પાસે બીજી વિલંબની નિયમિતતા હોઈ શકે છે તો અહીં આપણને r6 0ffh પછી r7 0ffh પછી djnz r 7 મળ્યું છે તેથી આ તે અહીં કરી રહ્યું છે એકવાર તે સમાપ્ત થઈ જાય તો આપણે તેને બેક કરવા માટે djnz r6 કરી રહ્યા છીએ તેથી આ બે વિલંબ r 2 r રજિસ્ટર જોડી r 6 અને r 7 મૂકી રહ્યું છે અને ચક્રની કુલ સંખ્યા તમે સમાન રીતે ગણતરી કરી શકો છો તેથી તે 130818 મશીન ચક્ર છે તેથી એકવાર તમે ક્રિસ્ટલ ફ્રીક્વન્સી જાણી લો જેથી તમે શોધી શકો કે આ રૂટિન દ્વારા ઉત્પન્ન થયેલ વાસ્તવિક વિલંબ શું છે તેથી આમાં ઘણો વધુ વિલંબ થયો છે આગળ તેથી આ લાંબા વિલંબનું ઉદાહરણ છે તેથી આપણને આ ગ્રીન લીડ મળ્યું છે પછી ફરીથી sjmp આપણે ફક્ત આ પ્રોગ્રામમાંથી પસાર થઈ શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે આ લાંબા વિલંબનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે પછી આપણે બીજું ઉદાહરણ લઈએ કે જ્યાં આપણે સ્ટ્રિંગને કોડ મેમરીમાંથી RAM માં ખસેડી શકીએ તેથી dptr ને એક નંબર મળશે જ્યાંથી આ સ્ટ્રિંગ સંગ્રહિત છે તેથી આ સ્ટ્રીંગ છે તેથી આ સ્ટ્રીંગને એક સરનામું મળ્યું છે તેથી જ્યારે તમે હેશ સ્ટ્રિંગ કહો છો ત્યારે અનુરૂપ સરનામું લોડ થાય છે અનુરૂપ સરનામું અહીં આવશે અને dptr ને તે સરનામું મળશે અને r0 આપણે લોડ કરી રહ્યા છીએ કે કેટલા અક્ષરો છે તો આ વાસ્તવમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અક્ષરો છે તેથી ત્યાં 16 અક્ષરો છે તેથી તે 01h છે અને તે અહીં નલ અક્ષર સાથે સમાપ્ત થાય છે તેથી તમે કહી રહ્યા છો કે ત્યાં 6 અક્ષરો છે પછી આપણે રજીસ્ટર ક્લિઅર કરીએ છીએ પછી movc aadptr તેથી dptr આ અક્ષર ટી તરફ નિર્દેશ કરતું હતું તેથી મેમરીની દ્રષ્ટિએ તમે કહી શકો કે જો આ મેમરી છે અને ધારો કે મેમરી લોકેશન 1000 થી આપણે આ અક્ષરો સંગ્રહિત કર્યા છે તેથી આ અક્ષર t છે આ અક્ષર h છે આ અક્ષર i s છે તેથી તે આ રીતે જાય છે અને તે 0 સાથે સમાપ્ત થાય છે તેથી આ સ્ટ્રીંગ છે તેથી જ્યારે તમે આ સૂચનાનો અમલ કરો છો ત્યારે dptr ને 1000 ની કિંમત મળે છે તેથી dptr 1000 ની બરાબર બને છે હવે જો તમે આ સૂચનાને જુઓ તો તે જે કહે છે તે એક વત્તા dptr છે તેથી આ બિંદુએ મૂલ્ય 0 છે a વત્તા dptr તેથી તે આ સ્થાનને ઍક્સેસ કરશે જેથી તે અક્ષર a માં ખસેડવામાં આવશે તેથી a અક્ષર t મેળવશે અને રોકવા માટે 0 પર કૂદી જશે તેથી જો તમારી પાસે શૂન્ય છે તો તે સમાપ્ત થશે તેથી તે સમાપ્ત થઈ ગયું છે નહિંતર તે r 0 લાગુ કરે છે તેથી તે r0 દ્વારા નિર્દેશિત સ્થાન પર નકલ કરેલ રજિસ્ટરની સામગ્રી મેળવે છે તેથી r 0 એ 10 H છે તેથી એવું માનવામાં આવે છે કે આ r0 એ સ્થાન તરફ નિર્દેશ કરશે કે જ્યાં તમે ખરેખર ખસેડવા માંગો છો તે આ 10 H સરનામું છે તેથી r0 આનો અર્થ દર્શાવે છે કે હું આ સ્ટ્રિંગને આ સ્થાનથી આ સ્થાન પર ખસેડવા માંગુ છું તેને RAM માં કૉપિ કરો તેથી આ mov r0a છે તેથી આ t અક્ષર ત્યાં એક રજિસ્ટરમાં હતું તેથી તે આ સ્થાન પર આવશે 10 અને પછી dptr અમલમાં મૂકો તેથી dptr મૂલ્યમાં વધારો થશે પછી r 0 પણ વધશે પછી sjmp લૂપ એક કરો તેથી તે અહીં પાછું આવશે તેથી તે ફરીથી smp લૂપ એકને સાફ કરશે તેથી તે અહીં હોવું જોઈએ નહીં વાસ્તવમાં સ્પષ્ટ a તે અહીં આવવું જોઈએ તેથી હવે આ dptr સાથે હવે dptr મૂલ્ય હવે 1001 છે તેથી dptr સાથે તેથી આ ફરીથી a ઉમેરવામાં આવશે જેથી તે 1001 બનશે તેથી તે આગામી સ્થાન તરફ નિર્દેશ કરશે તેથી આ રીતે તે આગળનું પાત્ર A રજિસ્ટરમાં મેળવશે અને તે પાત્ર r0 તરીકે નિર્દેશિત આગલા સ્થાન પર જશે તેથી અહીં આપણે r0 વધારો કર્યો છે તેથી r0 હવે આગલા સ્થાન તરફ નિર્દેશ કરે છે તેથી h અક્ષર અહીં નકલ કરવામાં આવશે તેથી t અક્ષર ત્યાં નકલ કરવામાં આવી હતી h અક્ષર અહીં નકલ કરવામાં આવશે તેથી આ રીતે તે ચાલે છે તેથી છેવટે જ્યારે તે આ શૂન્ય અક્ષર સુધી પહોંચશે ત્યારે તેને રોકવા માટે શૂન્ય પર જમ્પ મારવામાં આવશે તેથી તે આ સ્ટોપ પર જમ્પ મારશે અને અહીં આ બિંદુએ અનંત લૂપમાં પ્રોગ્રામ તેથી તે સતત sjmp સ્ટોપ્સ છે તેથી તે આ બિંદુએ અનંત લૂપમાં છે તેથી આપણે આ પ્રકારના પ્રોગ્રામનો ઉપયોગ સ્ટ્રિંગ ને કોડ મેમરીમાંથી RAM માં ખસેડવા માટે કરી શકીએ છીએ આગળ આપણે બીજા પ્રોગ્રામ પર ધ્યાન આપીશું તેથી આ આઉટપુટ કરી રહ્યું છે તે આ પોર્ટ શૂન્યને ઇનપુટ મોડમાં સેટ કરી રહ્યું છે અને પોર્ટ શૂન્યમાંથી મૂલ્યને રજિસ્ટરમાં વાંચી રહ્યું છે અને પછી તે p1 રજિસ્ટરમાં a માં વાંચેલી કિંમત મૂકી રહ્યું છે તેથી આ મૂળભૂત રીતે p0 પોર્ટમાં આવતા મૂલ્યને p1 પોર્ટ પર નકલ કરી રહ્યું છે તેથી p0 પોર્ટ પરથી કિંમત p1 પોર્ટમાં કૉપિ કરવામાં આવે છે તેથી તમે p0 અને p1 વચ્ચે સીધું ટ્રાન્સફર કરી શકતા નથી જો તમે તેને રજિસ્ટર દ્વારા કરો છો તો આગળ આપણે એવા પ્રોગ્રામ વિશે વાત કરીએ છીએ જે ડ્યુટી સાયકલ ના 50 ટકા સ્કવેર વેવ ઉત્પન્ન કરે છે તેથી જો મારી પાસે સ્કવેર વેવ છે તો તેને સ્કવેર વેવ મળ્યું છે તે આના જેવું છે હવે આ ઓન પીરિયડ ટુ ઓફ પીરિયડ છે તેથી જો હું કહું કે આ પીરિયડનો પ્રારંભ સમય છે તો આ પીરિયડનો અનુરૂપ n સમય છે તેથી આ તે સમયગાળો છે જે આપણી પાસે છે હવે આ સમયગાળામાં તેથી ફરજ ચક્રનો અર્થ થાય છે સમયસર સમય અને સમયગાળો દ્વારા વિભાજિત થયેલ સમય તેથી જો હું 50 ટકા ડ્યુટી સાયકલ કહું તો તેનો અર્થ એ છે કે અડધા સમય માટે સિગ્નલ ઊંચો અને અડધો સમય સિગ્નલ ઓછો છે તમારી પાસે અન્ય પ્રકારના તરંગો હોઈ શકે છે જેમ કે કહો કે આ બિંદુએ સિગ્નલ વધારે છે અને કદાચ તે આ સમયે નીચે આવે છે તે નીચે આવે છે અને પછી તે આટલા સમય માટે નીચું રહે છે કહો કે તરંગ આના જેવું છે તેથી અહીં ફરજ ચક્ર ઘણું ઓછું છે કારણ કે જ્યાં સમયગાળો સમાન હોય છે ત્યાં ઓછા સમય માટે તરંગ વધુ હોય છે તેથી આ રીતે આપણી પાસે વિવિધ ફરજ ચક્ર હોઈ શકે છે તેથી જો તમે 50 ટકા ડ્યુટી સાયકલની લહેર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો આપણે તેને આ રીતે કરી શકીએ છીએ તેથી આપણે પોર્ટ ઓન બીટ નંબર 2 પર જનરેટ કરવા માંગીએ છીએ તેથી કોમ્પ્લિમેન્ટ પોર્ટ ઓન બીટ નંબર 2 એ કોલ ડિલે છે તેથી કૉલમાં વિલંબ થશે ત્યાં થોડો વિલંબ થશે પછી પાછા sjmp તેથી તે અહીં પાછા આવશે અથવા આપણે તેને આની જેમ કરી શકીએ છીએ આપણે તેને સ્પષ્ટ સેટ અને આ સેટ કરી શકીએ છીએ તેથી આપણે બીટ 1 2 સેટ કરી શકીએ છીએ પછી વિલંબ મૂકી શકીએ છીએ અને 1 2 સાફ કરીએ છીએ પછી ફરીથી વિલંબને કૉલ કરીએ છીએ અને પછી sjmp પાછું છે તેથી અહીં તફાવત એ છે કે પ્રથમ કિસ્સામાં તે પોર્ટની રેન્ડમ કિંમત ગમે તે હોય તેના પર આધાર રાખે છે તેથી તે તે મૂલ્યને કોમ્પ્લીમેન્ટ કરશે તેથી આપણે શરૂઆતમાં સિગ્નલના તબક્કા વિશે ખૂબ ચોક્કસ નથી પરંતુ બીજા કિસ્સામાં સિગ્નલનો તબક્કો શરૂઆતમાં ઊંચો હોય છે અને પછી તે નીચો જાય છે જેથી બે કિસ્સા વચ્ચેનો તફાવત છે અન્યથા તેઓ સમાન છે બીજું ઉદાહરણ ધારો કે આપણે 66 ટકા ડ્યુટી સાયકલ બનાવવા માંગીએ છીએ તેથી જો હું ઘડિયાળને બે સમયના એકમો માટે ઊંચી રાખું તો તે એક સમયના એકમ માટે ઓછી હોવી જોઈએ તે કિસ્સામાં તમે 66 ટકા ડ્યુટી સાયકલ મેળવી શકો છો જો કુલ સમયગાળો કહો કે 3 હોય અને પછી તેમાંથી બે સમયના એકમ માટે તો આપણે બે સમયના એકમ માટે બાકી રહીએ છીએ આપણે ઉચ્ચ પર રહીએ છીએ અને એક સમયના એકમ માટે આપણે નીચા જઈ રહ્યા છીએ તેથી સંકેત આના જેવો છે બે સમયના એકમ માટે તે ઉચ્ચ છે પછી એક સમયના એકમ માટે તે ઓછું છે બે ટાઇમ એકમ તે ઉચ્ચ છે એક સમયનું એકમ ઓછું છે પછી ફરીથી તે બે સમયના એકમો માટે ઊંચો જઈ રહ્યો છે પછી તે નીચું થઈ રહ્યું છે જેથી આપણે તેને મેળવી શકીએ તેથી આ મૂળભૂત રીતે બે તૃતીયાંશ વસ્તુ છે તેથી જો આ કુલ 3 કહેવાય તો આપણે આટલું કહી શકીએ તેથી જો આ 3 છે તો તેમાંથી તેથી આટલો થોડો સમય એકમના સંદર્ભમાં 2 છે તેથી આપણને 66 ટકા ડ્યુટી સાયકલ મળે છે તો આપણે તે કેવી રીતે કરવું આપણે આ પોર્ટનો બીટ નંબર બે સેટ કરીએ છીએ પછી વિલંબના રૂટિનને કૉલ કરીએ છીએ અને પછી બે વિલંબ કરીએ છીએ જો વિલંબની રૂટિનમાં એક કૉલ હોય તો જો હું ધારું કે તે એક સમયનો વિલંબ પેદા કરે છે તો હું બે કૉલ આપું છું તેથી મને બે વિલંબ થશે પછી તે બીટ સાફ કરો તેથી તે ઓછું થઈ જશે અને પછી હું એક યુનિટનો વિલંબ કરી રહ્યો છું તેથી આ aall વિલંબ તેથી તે તે સબરૂટિન માટે વિલંબની રૂટિન માટે એક યુનિટનો વિલંબ પેદા કરશે અને પછી તે sjmp પાછા આવશે તેથી તમે આ બિંદુ પર પાછા આવશો હવે તે ફરીથી એક બિંદુ પર બીટ સેટ કરશે જે તમે જાણો છો કે પોર્ટ 1 2 ના સેટ બીટ અને તે મુજબ આ પેટર્ન જનરેટ થશે તેથી તે એક રસ્તો છે જેના દ્વારા આપણે વિલંબ અને તે બધું જનરેટ કરી શકીએ છીએ પરંતુ ઘણી વખત શું થાય છે કે એમ્બેડેડ એપ્લિકેશન્સ માટે તમારે ચોક્કસ વિલંબની જરૂર હોય છે ઉદાહરણ તરીકે જો તમે એક ટ્રાફિક લાઇટ કંટ્રોલિંગ સિસ્ટમ ડિઝાઇન કરવા માટે આ 8051 માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો પછી ટ્રાફિક સિગ્નલ ચોક્કસ સમયગાળા માટે ચાલુ હોવા જોઈએ તેથી તે પ્રમાણસર નથી તેથી કેટલીક નિશ્ચિત રકમ તેથી કદાચ 1 મિનિટ અથવા 2 મિનિટ અથવા 30 સેકન્ડ એવું કંઈક છે પરંતુ તે મૂલ્ય ચોક્કસ ઘડિયાળ સાથે મેળ ખાતું હોવું જોઈએ તેથી તે કિસ્સાઓ માટે આ સૉફ્ટવેર રૂટિનઓ દ્વારા આ સચોટ વિલંબ શક્ય નથી જે આપણે અત્યાર સુધી શોધી રહ્યા છીએ તેથી આપણે તે હેતુ માટે ટાઇમર નામના હાર્ડવેરનો ઉપયોગ કરવો પડશે તેથી 8051 માં ટાઇમર બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ ટાઇમર તરીકે અથવા કાઉન્ટર તરીકે કરી શકાય છે અને પછી આપણે તે હાર્ડવેર નો ઉપયોગ કરીને તે રૂટીનનો ઉપયોગ કરીને અમુક ચોક્કસ વિલંબ પેદા કરી શકીએ છીએ તેથી 8051 પાસે બે ટાઈમર કાઉન્ટર છે જેમાં એક ટાઈમર કાઉન્ટર 0 અને ટાઈમર કાઉન્ટર 1 છે અને તેનો ઉપયોગ સમય વિલંબ જનરેશન માટે ટાઈમર a તરીકે થઈ શકે છે અને તે કિસ્સામાં ઘડિયાળનો સ્ત્રોત એ 8051 ની આંતરિક ક્રિસ્ટલ આવર્તન છે તેથી તે આંતરિક સ્ફટિક ઘડિયાળની આવર્તનના સંદર્ભમાં સમયની ગણતરી કરશે તેથી એકવાર આપણે તે ક્રિસ્ટલ ફ્રીક્વન્સી જાણીએ જેથી તમે શોધી શકો કે તે ટાઈમરનું કેટલું મૂલ્ય હોવું જોઈએ તેથી આપણે અમુક ચોક્કસ વિલંબ પેદા કરવા માટે તે ગણતરીઓ પર ધ્યાન આપીશું જેથી તે એક પ્રકારની ઉપયોગિતા છે અન્ય શક્યતાઓ એ છે કે તમે તેનો ઉપયોગ ઇવેન્ટ કાઉન્ટર તરીકે પણ કરી શકો છો જેમ કે તમે કહો છો કે જો ત્યાં કોઈ કન્વેયર બેલ્ટ હોય કે જેના પર કઈ વસ્તુઓ પસાર થઈ રહી છે અને તમે ગણતરી કરવા માંગો છો કે કેટલી વસ્તુઓ પસાર થઈ છે તો તે હેતુ માટે દરેક ઘટના માટે જેથી તે બાહ્ય પલ્સ જનરેટ કરી શકે અને તે બાહ્ય પલ્સ કદાચ આ ટાઈમર કાઉન્ટર મોડ્યુલ દ્વારા ગણવામાં આવે છે તેથી તે કિસ્સામાં આપણે તે મોડ્યુલને કાઉન્ટર તરીકે અને તે પલ્સ આંતરિક ક્રિસ્ટલમાંથી આવવાને બદલે રૂપરેખાંકિત કરવું પડશે તેથી તે આ બહારના બીટમાંથી આવશે તેથી આ સામાન્ય માળખું છે જેમ કે આપણને આ ટાઈમર શૂન્ય મળ્યું છે તેથી ટાઈમર શૂન્ય છે તેથી તમારી પાસે આ TL0 અને TH0 છે તેથી આ TL0 અને તેથી આ બે રજીસ્ટર છે જે સમયનું મૂલ્ય રાખશે અને આપણે રજિસ્ટર TH0 અને TL0 માટે પ્રારંભિક મૂલ્ય સેટ કરી શકીએ છીએ પછી જ્યારે 8051 ની ગણતરી થાય ત્યારે આપણે ટાઈમર શરૂ કરી શકીએ છીએ તેથી જો તમે ટાઈમર શરૂ કરો અને પછી તે બિંદુથી આગળ વધો તો તો એકવાર તમે તેને શરૂ કરો તો તે ગણતરી કરવાનું શરૂ કરશે અને ઇનપુટ આંતરિક સિસ્ટમ ઘડિયાળમાંથી આવશે તેથી સિસ્ટમ ઘડિયાળ આપણને ઇનપુટ આપશે તેથી તે આધારે તે તેની ગણતરી કરશે અને જ્યારે રજિસ્ટર સામગ્રી 0 થઈ જશે તો તે સમય સમાપ્ત થઈ ગયો છે તે દર્શાવવા માટે એક આઉટપુટ બીટ સેટ કરશે તેથી તેના આધારે આપણે ફરીથી કોડના અન્ય ભાગને ચલાવવા અથવા તે હેતુ માટે કેટલાક બાહ્ય સંકેત ઉત્પન્ન કરવાનો નિર્ણય લઈ શકીએ છીએ